આમ ફરી સ્વાગત છે આમ તમારા સુપર નોડ ના બીજા ઉદાહરણ પર આવો હું તમને ફરી એકવાર કહી દઉં કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી DC સર્કિટ માટે બધું વિગતવાર સમજાવાયેલ છે ચાલો આપણે ફન્ડામેન્ટલ શક્ય તેટલું સ્પષ્ટ કરવું જોઈએ તે સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરીએ જેમ કે જ્યારે AC સર્કિટ માટે અને તે પણ ચુંબકીય સર્કિટ અથવા તમારા કપલ સર્કિટમાં લાગુ પડે છે આમ તમને ચુંબકીય સર્કિટ પણ મળશે ઈલેક્ટ્રીકલ સર્કિટ માટે સમાન હશે આમ તે સમયે આ બધી બાબતોને મારે સમજાવવાની જરૂર નથી કારણ કે તે સમયે તમારી આ બધી વિભાવના સ્પષ્ટ હશે આમ આમ જ આ સર્કિટ માટે કદાચ હું વધુ સમય અને વધુ દાખલાઓ બતાવતો હતો કે જો ઉદાહરણોની વિવિધતા કે જે તમને ખૂબ મદદ કરશે અને આમ હવે આ ઉદાહરણ જેને તમે કહો છો તે ખરેખર લેવામાં આવ્યું છે તે એક સુપર નોડ છે કારણ કે આ તે તમારું આ તમારો રેફરન્સ નોડ છે આ રો અને તેનું વોલ્ટેજ v 0 0 છે આમ આ કિસ્સા 1 માં 1 તમારું જેને તમે એક સ્વતંત્ર કરંટ સ્રોતકહો છો તે અહીં નોડ 1 પર જોડાયેલ છે 5 એમ્પીયર કરંટ ખરેખર છે આ 5 એમ્પીયર એટલે કે કરંટ 5 એમ્પીયર આ નોડ માં પ્રવેશ કરે છે અહીં 5 એમ્પીયર છે અને બીજો 10 એમ્પીયર કરંટ સ્રોત નોડ 2 પર છે આમ આનો અર્થ એ કે આ 10 એમ્પીયર કરંટ આ નોડ 2 અને આ v1 ને છોડે છે અને આ નોડ 1 છે આ ખરેખર નોડ 1 છે આ ખરેખર નોડ 2 છે આ 2 નોન રેફરન્સ નોડ છે અને v2 માં 1 વોલ્ટેજ સ્ત્રોત જોડાયેલ છે એનો અર્થ એ કે તે એક સુપર નોડ બનાવે છે આમ આ કંઈક આવું કારણ કે જો ત્યાં વોલ્ટેજ સ્ત્રોત હોય તો તે 1 હોઈ શકે છે તે 2 હોઈ શકે છે વાંધો નથી જો વોલ્ટેજ સ્ત્રોતો ત્યાં 2 રેફરન્સ અને નોન રેફરન્સ નોડ વચ્ચે છે તો તે એક સુપર નોડ બનાવે છે આમ સમસ્યા તરફ આગળ વધો આમ તમારે v1 અને v2 શોધવા પડશે આમ જો તમે અહીં જુઓ તો આ ખરેખર સુપર નોડ છે આમ વોલ્ટેજ સ્રોત ત્યાં નથી કારણ કે તમારે જેને તમે કહો છો તે અમારે લાગુ કરવું પડશે કે તમારું KCL છે આમ આમ જ મેં આની જેમ દોર્યું છે અને આ ખરેખર સુપર નોડ છે જે કરંટ પ્રવેશી રહ્યું છે અને કરંટ છોડી રહ્યું છે આમ આ કિસ્સામાં આપણે જે કર્યું છે તે તે જોવો આમ આ ખરેખર સુપર નોડ છે આ ખરેખર સુપર નોડ છે આ સુપર નોડ છે કારણ કે 2 નોન રેફરન્સ નોડ વચ્ચે 2 1 વોલ્ટેજ સ્ત્રોત છે આમ આ કિસ્સામાં 5 એમ્પીયર કરંટ ખરેખર સુપર નોડ માં પ્રવેશ કરે છે અને આ 10 એમ્પીયર કરંટ ખરેખર તે સુપર નોડ છોડી રહ્યું છે અને આ નોડ 1 છે કહો કે આ પણ કરંટ છે સુપર નોડ છોડીને i1 કહો અને આ નોડ 2 પર કરંટ છે આમ જો તમે KCL સમીકરણ લખો જો તમે સુપર નોડ પર KCL લાગુ કરો છો તો પછી આ 5 એમ્પીયર કરંટ દાખલ થઈ રહ્યો છે આમ 5 આ કરંટ સુપર નોડ માં પ્રવેશી રહી છે પરંતુ કરંટ i1 i2અને 10 એમ્પીયર બધા સુપર નોડ છોડી રહ્યાં છે આમ i1 i2 10 આમ કારણ કે આ i1 પણ સુપર નોડ છોડે છે i2 પણ સુપર નોડ છોડે છે અને 10 એમ્પીયર પણ આ છોડે છે કારણ કે તે 10 એમ્પીયર કરંટ સ્રોત છે આમ તે સુપર નોડ છોડી રહ્યું છે આ એરો નીચે તરફ બતાવી રહ્યું છે અને આ ઉપર તરફ છે આમ આમ તે દાખલ થઈ રહ્યું છે તમારું i1 i2 5 આમ આ તે છે આ તે છે કે જેને તમે i1 i2 5 છે હવે તમારું શું છે તમારું i1 શું છે અને તમારું i2 શું છે જો તમે i1 જુઓ તો અહીં i1 તમારા ફન્ડામેન્ટલ v1 0 કારણ કે આ એક નોડ છે જે રેફરન્સ છે જે તમારો રેફરન્સ નોડ v 0 છે 0 આમ ii1 v1 0 by 2 v1 0 by 2 v1 by 2 છે તે જ રીતે આ i2 પણ આ વોલ્ટેજ v2 છે આમ રેફરન્સ નોડ છે આમ વોલ્ટેજ 0 v2 0 by 4 છે કારણ કે આ અવરોધ 4 છે આમ તમારું i2 v2 by 4 તેનો અર્થ એ કે જો તમે અહીં અવેજી કરો i1 અહીં કહો અહીં હું તેને બનાવું છું હું તેને બનાવું છું અહીં i1 v2 by 4 i2 માફ કરશો i1 v1 by 2 માફ કરશો i1 v1 by 2 i2 v2 by 4 v2 by 4 5 તમે તેને હલ કરી શકો છો કે તે 2 v1 v2 20 હશે તો ચાલો હું તેને સમજાવું આમ આ બધી બાબતો મેં તમારા માટે લખી છે આમ જો તમે આ તરફ ધ્યાન આપશો તો તમારા KCL છે આમ આખરે તે તમારા 2 v1 v2 20 આવી રહ્યું છે આ બધી બાબતો મેં લખી છે કે 5 મેં ત્યાં જે કંઇ ઉલ્લેખ કર્યો છે ત્યાં જે કંઇ સમજાવ્યું છે તે અહીં લખ્યું છે આમ જો તમે આને સરળ બનાવશો તો તે 2 v1 v2 20 હશે આ સમીકરણ 1 છે આ તમારા માટે છે જેને તમે કહો છો તે તમારા KCL માટે છે જ્યારે તમે સુપર નોડ પર KCL લાગુ કરો છો જ્યારે તમે સુપર નોડ પર KCL લાગુ કરો છો આ 1 સમીકરણ છે હવે હું તેને સમજાવું કે તે બીજું છે આ વધુ સારી રીતે તમે આ સર્કિટ પર આવો KVL પણ સુપર નોડ ને કારણે તમારે KVL લાગુ કરવું પડશે આમ આ નોડ 1 છે આ હું બનાવું છું આ તમારો નોડ 1 છે અને આ તમારો નોડ 2 છે આમ તમારી પાસે મેં તમને કહ્યું છે કે તે રેફરન્સ નોડ માં છે આમ આ વોલ્ટેજ આ વોલ્ટેજ ખરેખર તમારાને નોડ 1 પર v1 કહો આ તે તમારું ગ્રાઉન્ડ છે આ તે તમારું ગ્રાઉન્ડ છે તે છે અને આ વોલ્ટેજ તમારું v2 છે આ તમારું v2 છે આમ આ તમારી પાસેની વચ્ચે છે આ વોલ્ટેજ સ્રોત છે અને આ તમારો 2 વોલ્ટ છે આ તમારો 2 વોલ્ટ છે અને આ નોડ 1 છે અને આ નોડ 2 છે આમ જો તમે કલોકવાઈઝમાં લાગુ પડે તો તમે તેને લો તમારું KVL લાગુ કરો પછી તે હશે 2 પછી આ v2 પછી તે અહીં છે તે અહીં છે મેં તમને તે પછી બધું કહ્યું v2 v1 0 કારણ કે જ્યારે તે આવી રહ્યું છે ત્યારે ટર્મિનલ પાસ છે આમ 2 પછી ટર્મિનલ પાસ v2 ટર્મિનલ પાસ આમ 0 આનો અર્થ એ કે તમારું v2 v1 2 આ સુપર નોડ ને કારણે આવતું અચળ સમીકરણ છે તો ચાલો હું તેને સમજાવું આમ આ તમારું v1 v2 2 અથવા v2 v1 2 આમ આ 2 સમીકરણને ઉકેલો કે સમીકરણ 1 અને સમીકરણ 2 તમે તેને હલ કરો પછી તમને તે v1 7 33 વોલ્ટ અને v2 5 33 વોલ્ટની નોંધ મળશે કે 8 8 Ω અવરોધ તેનો અર્થ એ કે તમે નોંધ્યું છે કે 8 Ω અવરોધને કોઈ ફરક પડતો નથી કારણ કે તે સુપર નોડ પર જોડાયેલ છે તો આ રસપ્રદ છે ચાલો આપણે પાછા સર્કિટ પર જઈએ આમ જો તમે આ સર્કિટ પર આવો કે 1 8 Ω અવરોધ તમારા સુપર નોડ ને શું કહેવું તે તમારામાં જોડાયેલું છે કારણ કે આ ખરેખર તે તમારા સુપર નોડ છે આમ 8 Ω અવરોધ ખરેખર વોલ્ટેજ v1 v2 જે કાંઈ પણને કોઈ ફરક પડતો નથી આમ આનો અર્થ એ કે સુપર નોડ કહો તેના પર આની કોઈ અસર નથી આમ આમ જ તેની કોઈ અસર થઈ નથી આમ કોઈપણ રીતે આમ આ તે છે જે તમે કહો છો કે જે તમારા સુપર નોડ નું એક ઉદાહરણ છે ફક્ત પકડી રાખો આમ હવે પછીનું એક તમારું ઉદાહરણ છે તમારું 3 આમ નોડ વોલ્ટેજ પદ્ધતિનો ઉપયોગ કરીને આકૃતિ 3 માં બતાવ્યા પ્રમાણે સર્કિટના i1 i2 અને i3 નક્કી કરો આમ તમારે i1 અને i3 શોધવા પડશે પરંતુ હું તમને જણાવી દઈશ કે અહીં કોઈ તત્વ નથી આમ ફન્ડામેન્ટલ રીતે આ આ એક સામાન્ય નોડ છે કારણ કે અહીં કોઈ ઈલેક્ટ્રીકલ તત્વ નથી કોઈ ઈલેક્ટ્રીકલ તત્વ અહીં નથી તે એક સામાન્ય નોડ છે એનો અર્થ એ કે 10 Ω 40 Ω અને બધા 3 એમ્પીયર તેઓ આ બધા અવરોધકો તેમજ સ્વતંત્ર કરંટ સ્રોત જે ખરેખર સમાંતરમાં જોડાયેલા છે આમ 10 Ω 40 Ω કારણ કે જ્યારે ઇલેક્ટ્રિકલ તત્વ હોય ત્યારે કશું જ નથી તમારે i1 i2 અને i3 શોધવા પડશે આમ તે કિસ્સામાં આમ તમારે આ એક ખૂબ જ સરળ હલ કરવું પડશે તે છે આમ ત્યાં 50 વોલ્ટ સ્રોત છે આ બાજુ 3 એમ્પીયર છે આમ ફક્ત આ વસ્તુના હેતુ માટે આ સર્કિટ ફરીથી દોરવામાં આવી છે અને વોલ્ટેજ ખરેખર આ મેં તમને કહ્યું હતું કે આ ખરેખર એક જ નોડ છે આમ ફન્ડામેન્ટલ રીતે આ એક કારણ કે અહીં કોઈ ઈલેક્ટ્રીકલ તત્વ નથી કોઈ ઈલેક્ટ્રીકલ તત્વ નથી આમ ફન્ડામેન્ટલ રીતે તે નોડ 1 કહે છે ફક્ત v1 છે અને આ બાજુ 50 વોલ્ટ છે અને આ તમારું i1 છે આ કરંટ છે અમે i2 લીધો છે અને આ કરંટ છે i3 અને આ 3 એમ્પીયર છે આમ તેને કેવી રીતે હલ કરવું તેને કેવી રીતે હલ કરવું આમ પ્રથમ વસ્તુ એ છે કે તમારે તે શોધવાનું છે કે તમારું શું કહેવું છે કે જે i1 ની અભિવ્યક્તિ છે તે શું છે કારણ કે તમારે નોડ 1 પર KCL લાગુ કરવું પડશે આમ પ્રથમ તમારે શોધવું પડશે કે i1 શું છે આમ જો તમે નોડ 1 પર KCL માટે શું લાગુ કરો છો તો તે i1 છે કરંટ i1 દાખલ થઈ રહ્યું છે અને પછી આ 3 એમ્પીયર કારણ કે તે તે એક જ નોડ છે આમ આ 3 એમ્પીયર કરંટ પણ તે પ્રવેશે છે તે આ 3 એમ્પીયર કરંટ દાખલ કરી રહ્યું છે કારણ કે તે એક નોડ છે હું આ લખી રહ્યો નથી મારો મતલબ કે જો તમે તેને આ જેવા બનાવો છો તો તે આ જેવું કંઈક હશે આમ આ નોડ છે આ 10 Ω પર તમારો વોલ્ટેજ સ્રોત છે પછી અહીં પણ 40 Ω જોડાયેલ છે અને અહીં તે જ વસ્તુ કરંટ સ્રોત પણ કરંટ સ્રોત સાથે જોડાયેલ છે તે પણ 3 એમ્પીયર છે આમ આ ખરેખર નોડ 1 છે આ કરંટ તમારું i2 છે આ કરંટ તમારું i3 છે અને આ 3 એમ્પીયર કરંટ આ વસ્તુ છે આમ તે જ તે વસ્તુ છે એનો અર્થ એ કે સિંગલ નોડ છે તે સિંગલ નોડ છે આમ ચાલો હું તેને સમજાવું પછી ફરીથી તે તમારા માટે કરીશ આમ આ કિસ્સામાં તેનો અર્થ એ કે જો તમે અહીં તમારા KCL લાગુ કરો છો પછી તે i1 હશે આ કરંટ નોડ 1 પર દાખલ થઈ રહ્યો છે આ 3 એમ્પીયર કરંટ છે મારો મતલબ કે આ તે જ વસ્તુ છે આ જ વસ્તુ આ 3 એમ્પીયર કરંટ છે મેં તમને કહ્યું હતું કે બધા એક જ બિંદુએ જોડાયેલા છે પછી i1 3 આ 2 એ તમારું કરંટ છે નોડ 1 અને i2 અને i3 છોડી રહ્યા છે આમ i2 i3 હવે i q ને કેવી રીતે શોધવું તે પ્રશ્ન છે આમ ફક્ત i1 ને શોધવા માટે મેં તમને અગાઉના 2 ઉદાહરણો પણ કહ્યું હતું કે તમે આ જેને અલગથી કહો છો તે પણ લો હું તે તમારા સમજણ માટે જ બનાવું છું આ છે આ 50 વોલ્ટ છે અને તમારી પાસે 5 Ω અવરોધ છે આ 5 Ω અવરોધ કરંટ i1 છે અને આ વોલ્ટેજ v1 નો અર્થ છે આમ આ રેફરન્સ તેનો અર્થ એ કે v1 ખરેખર v1 ખરેખર 10 into i2 આ v 1 ખરેખર 10 ગુણ્યા છે પરંતુ અમે આ લખીશું નહીં અમે તેને બનાવીશું કે આ તે છે મેં તમને હંમેશાં રેફરન્સ અને નોન રેફરન્સ નો કહ્યું તમારે લેવું જોઈએ આ તમારું v 1 વોલ્ટેજ છે અને આ ગ્રાઉન્ડ સર્કિટ છે આમ આ v 1 છે આમ v1 10 ગુણ્યા i2 પરંતુ અમે સીધા લઈએ છીએ આ v1 ને આ રીતે આમ જો તમે કરો છો તો તમે KVL લાગુ કરો આમ આ કિસ્સામાં શું થશે તે 5 into i1 થશે આ 5 into i1 v1 પછી ટર્મિનલ આમ 50 0 તેનો અર્થ એ કે હું અહીં લખું છું તેનો અર્થ એ કે તમારું i1 will be 50 v1 ભાગ્યા 5 આમ આ i1 તમારે અહીં 50 અવેજી કરવી પડશે જે પછીથી મેં આપી છે પરંતુ ફક્ત તમારી સમજ માટે દરેક અને બધું લખવાનો પ્રયાસ કરી રહ્યો છું આમ i1 એ 50 v1 ભાગ્યા 5 હશે ત્યાં ઘણા બધા પરિમાણો છે આમ ઘણાં અવરોધ મૂલ્યો પછી કરંટ સ્રોત વોલ્ટેજ સ્ત્રોત જ્યારે હું આ રીતે લખવાનું લખું છું ત્યારે ત્યાં દરેક સંભાવના છે જે હું અવગણી શકું છું અથવા હું કેટલીક ભૂલ પણ કરી શકું છું ખાસ સંખ્યાત્મક મૂલ્ય છે જો તે ત્યાં કંઈ પણ છે તો તમે આ વિડિઓમાંથી પસાર થશો ત્યારે કૃપા કરીને મને જણાવો સાહેબ ત્યાં એક ભૂલ છે પણ આશા છે કે ત્યાં લખેલા દરેક પરિમાણોને જોવાની કોશિશ કરવાની જરૂર છે પરંતુ હજી પણ સંભાવના હોઈ શકે છે તો આ તમારું i1 છે આમ અહીં તમે i1 મૂકો પછી તે તેનો અર્થ એ કે તમારા 50 v1 ભાગ્યા 5 3 i2 આમ i2 v1 ભાગ્યા 10 કારણ કે આ v 1 વોલ્ટેજ છે અને આ 10 Ω અવરોધ છે આમ i2 v1 ભાગ્યા 10 કારણ કે રેફરન્સ વોલ્ટેજ 0 ફન્ડામેન્ટલ રીતેv1 0 by 10 છે અને તે જ રીતે i3 i3 પણ તે સમાન નોડ 1 છે તે મેં તમને કહ્યું હતું કે તે નોડ i3 also v1 0 v1 ભાગ્યા 40 છે આમ આ તે છે જે તમે કહો છો તે જ છે કે જેને KCL સમીકરણ કહેવું છે પછી તમે તેને v 1 અને આ બધી વસ્તુઓ દ્વારા બદલો આમ આમ જો આ બધાં સમીકરણો આ છે તે v 1 છે આ v 1 છે આ v 1 છે તમે સરળતાથી તમારા v 1 વોલ્ટેજ માટે હલ કરી શકો છો આમ હવે મેં જે લખ્યું છે તે તે જ જશે આમ આમ જો તમે તે જ સમીકરણને ધ્યાનમાં લો કે મેં હમણાં જ કહ્યું હતું કે હું આ ફોર્મમાં જે લખું છું તે તમે લખી દીધું છે ફક્ત તે મૂકો અને તમને તે જ સ્વરૂપમાં મળશે ફક્ત તમારા સમજૂતીના હેતુ માટે મેં બધું લખ્યું પરંતુ તમે તેને લખી શકો છો કારણ કે ત્યાં તે 50 v1 છે જો તમે આ બધી બાબતોને ડાબી બાજુ આ રીતે લાવો છો તો તે આના જેવું હશે કારણ કે તમે જેને ત્યાં કહો છો તે જ મેં આ v 1 લખીને લખ્યું છે v1 ભાગ્યા 10 v1 જે 41 મું સમીકરણ છે મેં ખરેખર શું લખ્યું 50 v1 by 5 3 I મેં v1 upon 10 v1 upon 40 લખ્યું જો તમે તેને બધી બાજુએ 1 બાજુ કહો બીજી બાજુ તરફ લાવો તો તે આ જ વસ્તુની જેમ બનશે અને આનો ઉકેલ લાવવામાં તમને v1 40 વોલ્ટ મળશે આમ આમ આમ i1 i2 i3 સહેલાઇથી તમે i1 50 v1 by 5 ની ગણતરી કરી શકો છો તમારું i2 v1 by 10 આમ 40 by 10 4 એમ્પીયર આમ i3 40 by 10 1 એમ્પીયર આમ આ તમારું છે આ તમારો જવાબ છે ધીરે ધીરે આપણે મુશ્કેલ સમસ્યા લઈશું આમ અહીં આકૃતિ 3 10 માં બતાવેલ સર્કિટમાં નોડ વોલ્ટેજ અને 5 Ω અવરોધમાં પાવર પણ નક્કી કરો આમ આ સર્કિટ છે અને તમામ સિદ્ધાંત જેને તમે કરંટ દિશાઓ નક્કી કરો છો તે ચિહ્નિત થયેલ છે આ તમારું i1 છે આ i1 છે અને આ તે છે જેને તમે કરો છો તે તમારું i2 છે આ i2 છે ખરેખર તે તેનો DP છે અથવા ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત તે આપવામાં આવે છે તે 8 ix છે અને આ ખરેખર ix છે અને આ ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત છે આમ તે 8 ix છે અને આ કરંટ i3 છે અને આ કરંટ i4 છે આમ અહીં i1 કેવી રીતે મેળવવું તે આગળ વધતા પહેલા અહીં તમારી આ વોલ્ટેજ ખરેખર v 1 આ વોલ્ટેજ v 1 છે તમે તેને બનાવો અહીં જોડાણ આ તમારી સમાન વસ્તુ છે તે રેફરન્સ નોડ છે આમ આ કિસ્સામાં પણ તમારે નોડ 1 પર KCL લાગુ કરવું પડશે તમારે v 1 ની દ્રષ્ટિએ i1 મેળવવો પડશે અને આ 20 વોલ્ટ છે આમ તે કિસ્સામાં તમારું v 1 ખરેખર 20 into i3 છે પરંતુ અહીં અમે તમારા વોલ્ટેજ ની દ્રષ્ટિએ ઇચ્છીએ છીએ આમ જો તમે અરજી કરો છો તો તમે આ લૂપમાં જાણો જે કંઇ મેં અગાઉના 2 3 કેસોમાં કહ્યું છે તમે અહીં KVL લાગુ કરો પછી આ કિસ્સામાં તમે જે મેળવશો તે તમને 2 i1 મળશે કારણ કે 2 into i1 ટર્મિનલનો સામનો કરે છે અહીં પણ જો તમે ચિહ્નિત કરો છો તો તે છે આમ2 into i1 સમજી શકાય તેવું છે 2 into i1 v1 પછી 20 બરાબર 0 કારણ કે તે પ્રથમ ટર્મિનલની વિરુદ્ધ છે આમ આ 0 તેનો અર્થ એ કે તમારું i1 20 v1 ભાગ્યા y 2 છે આ i1 નું આ સમીકરણ છે આ રીતે તમારે પ્રાપ્ત કરવું પડશે અન્યથા તમે હલ કરી શકતા નથી તો કોઈપણ રીતે તે સમજાવું આમ આ બધી વસ્તુઓ ચિહ્નિત થયેલ છે આમ માત્ર વસ્તુ એ છે કે તમારે તમારો નોડ 1 અને નોડ 2 પર લાગુ કરવો પડશે તમારે તમારું KCL લાગુ કરવું પડશે અને તે પછી તમે તેને બનાવો આમ તે જ રીતે તમારી બીજી વસ્તુ એ છે કે આ 8 વોલ્ટ છે અને અહીં પણ તે પહેલાં તે પહેલાં સીધા જ હું તમને કહીશ તો આ છે આ વોલ્ટેજ v2 છે અને આ ગ્રાઉન્ડ એટલે કે તે છે આ ગ્રાઉન્ડ છે આમ આ કિસ્સામાં તેવું પણ છે જો તમે કહો કે અમે આની જેમ આગળ વધીએ જો તમે આની જેમ કલોકવાઈઝ તરફ જાઓ જો તમે આ રીતે આગળ વધો છો અથવા એન્ટિકલોક દિશા તરફ તમે ઇચ્છો છો જો તમે આ રીતે આગળ વધો છો તો હું જ પકડી રાખું છું તમારા સરળતા માટે હું વસ્તુઓ બનાવીશ અને હું આ દિશામાં લૂપ લગાવીશ જેને તમે આ કરંટ ને કહો છો આમમાફ કરશો આમ આની જેમ લો પછી એક માટે વસ્તુઓ વધુ સરળ થશે અને આ વોલ્ટેજ આ વોલ્ટેજ v 2 છે તો આ છે અને આ છે આમ જો તમે કરો છો આમ તમે તે ખસેડી રહ્યા છો તે જ તે એન્ટિકલોકવાઇઝ લેવામાં આવે છે જેનો અર્થ એ જ અંતિમ પરિણામ એ જ રહેશે આમ તે 2 into i2 જે 2 into i2 કલોકવાઈઝમાં જો તમે ચિહ્ન લો છો તે બદલવું પડશે કે બધા 2 ને i2 માં આ v v 2 માં તે પહેલા ટર્મિનલ આવી રહ્યું છે આમ તે v2 v2 છે અને પછી તમારું તે ટર્મિનલ પ્રથમની વિરુદ્ધ છે તે તે છે જેને તમે કહો છો તે ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત છે ફન્ડામેન્ટલ રીતે ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત છે આમ જો તમે તેને v 0 0 કરો છો તો તેને 8 ix કહેવું ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત છે જે કરંટ નથી ત્યાં કોઈ મૂંઝવણ હોવી જોઈએ નહીં આમ તે પછી હશે તમારું 8 ix 0 કારણ કે ટર્મિનલ પ્રથમની વિરુધ છે આમ2 i2 2 i2 v2 તમારી આ v 2 કારણ કે તે નોડ 2 v2 8 ix 0 એનો અર્થ એ કે તમારું i2 8 ગુણ્યા ix v2 ભાગ્યા 2 છે આમ આ કિસ્સામાં તમે હવે જે કરી શકો તે છે હવે તમારે i i1 એ પણ શોધવાનું છે મેં તમને કહ્યું હતું કે i2 ને આ કેવી રીતે શોધવું પછી તમારું i3 આ તે ખરેખર રેફરન્સ લોડ રેફરન્સ લોડ વોલ્ટેજ છે તમે i3 v1 by 20 લખી શકો છો આ તમારું i3 છે એ જ રીતે i4 v2 ભાગ્યા 10 v2 ભાગ્યા 10 i4 છે આમ આ બધી વસ્તુઓ i1 પછી i1 i2 i3 i4 v1 અને v2 ની દ્રષ્ટિએ કેવી રીતે મેળવવી તે આ બધી બાબતો સમજાવી છે આમ આગળ તે છે કે તમે જેને કરો છો અને હું શું કરું છું અને ix આ ix કરંટ નોડ 1 થી 2 ની તરફ જાય છે આમ ix v1 v2 by 5 કારણ કે આ 5 Ω અવરોધ અહીં છે આમ આમ v1 આમ આ ix ને અહીં અવેજી આપવી પડશે અને તમારે તેને સરળ બનાવવું પડશે આમ બાકી ત્યાં તે આપવામાં આવે છે આમ તે પછી હું તમને તે સમીકરણનું તે પગલું બતાવીશ અને તેને કેવી રીતે હલ કરવું આમ નોડ 1 i1 i3 ix છે આમ નોડ 1 પર જો તમે નોડ 1 જુઓ તો આ નોડ 1 પર છે ફક્ત આ વસ્તુ તમારી આગળ છે આમ નોડ 1 પર જો તમે લાગુ કરો કે તમારે અહીં KCL લાગુ કરવો તે તમારા i1 છે આ માં શું છે તમારે તેને બનાવવું પડશે આ ખરેખર નોડ ૧ છે આમ ફક્ત આને પકડી રાખો ચાલો હું તેને પહેલા સમજાવુંઆમ આપણે ભૂલથી તે પાછલા એક પર ગયા આમ અહીં આમ નોડ 1 જો તમે અહીં KCL લાગુ કરો છો આમ તે i1 i3 ixછે આ નોડ 1 છે અને તે જ રીતે નોડ 2 પર જો તમે KCL લાગુ કરો છો તો કારણ કે આ કરંટ આવનાર છે અને આ 2 નોડ 2 પર તમારા i2 અને આઉટગોઇંગ છે i2 અને ix નોડ 2 માં પ્રવેશ કરે છે અને આ i4 બહાર જઈ રહ્યું છે આમ તે ix i2 i4 છે આ 2 સમીકરણો તમારે લખવાનું છે તે પછી તમે v 1 અને v 2 ની દ્રષ્ટિએ મૂકો આમ જ નોડ 1 પર તે i1 i3 ix છે આ બધી વસ્તુઓ કહેવામાં આવી છે આ બધી બાબતો કહેવામાં આવી છે હવે તમે તેને અહીં મૂકો હવે તમે તેને અહીં મૂકો અને તે જ રીતે તમારા નોડ 2 i4 ix i2 છે આમ આ બધી બાબતોને વાદળી શાહી દ્વારા સમજાવવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે આમ આમ ફક્ત તમે તેને ત્યાં મૂકો અને ix પણ મેં તમને કહ્યું હતું v1 v2 દ્વારા 5 આપણે તેને અહીં મૂકવું પડશે ix આમ સમીકરણ 2 અને 3 થી આપણે સરળતા પર મેળવીશું આ બધી વસ્તુઓ v1 1 6 v2 આ સમીકરણ 4 છે હવે સમીકરણ ૧ અને 4 નું નિરાકરણ લાવો v1 અને v2 ની દ્રષ્ટિએ આ તમારું સમીકરણ છે 1 અને 4 સમીકરણ હલ કરો તમને તમારું v1 16 વોલ્ટ અને v2 10 વોલ્ટ મળશે અને ix v1 v2 ભાગ્યા 5 તે સર્કિટમાંથી તમને મળશે કે તે 1 2 એમ્પીયર છે અને શક્તિ તે તમારો એક બિંદુ છે i square r 1 2 square into 5 આમ 7 2 વોટ આ i square r 7 2 વોટ છે આમ આ જવાબ છે આગળ આકૃતિ 3 માં બતાવ્યા પ્રમાણે સર્કિટના નોડ વોલ્ટેજ નક્કી કરશે 11 3 11 આમ તમારે સર્કિટના નોડ વોલ્ટેજ શોધવા પડશે જુઓ આ કિસ્સામાં આ કિસ્સામાં તમારી પાસે 1 એમ્પીયર માટે અહીં એક કરંટ સ્રોત છે એનો અર્થ એ કે આ કરંટ ખરેખર 1 એમ્પીયર છે આ કરંટ 1 એમ્પીયર નોડ માં પ્રવેશી રહ્યો છે અને આગળ જો વોલ્ટેજ સ્ત્રોત અહીં 10 વોલ્ટ છે અને આ તમારું નોડ 3 છે અને આ તમારું રેફરન્સ નોડ છે આમ અહીં વોલ્ટેજ v 0 છે 0 હા ફરીથી અને ફરીથી મેં તમને કહ્યું આમ ફન્ડામેન્ટલ રીતે સીધી ખરેખર v 3 10 વોલ્ટ આમ આ ખરેખર 10 વોલ્ટ છે આમ v 3 આપવામાં આવે છે મારો મતલબ એ છે કે v 3 હશે તમે લખી શકો છો 10 વોલ્ટ છે બીજું તે v 2 છે અને આ કરંટ છે આમ આ કરંટ i2 i1 છે અને તમારા i3 અને i4 છે આમ તમારે તમારી લાગુ કરવું પડશે જો તમે KCL લાગુ કરો તો તમે નોડ 1 પર KCL લાગુ કરો તો તમે જેને કરો છો 1 એમ્પીયર કરંટ વધી રહ્યો છે આમ હા માફ કરશો 1 i1 અને i2 બહાર જાય છે આમ તે i1 i2 હશે આમ i1 i2 1 આ એક સમીકરણ આવશે તે જ રીતે જો તમે અહીં લાગુ કરો કે તમારું નોડ કે KCL તો પછી i1 કરંટ આ i1 કરંટ આની જેમ વહે છે આમ આ તમારું i1 છે i1 કરંટ આમાં નોડ 2 માં પ્રવેશ કરી રહ્યું છે અને i3 અને i4 નીકળી રહ્યા છે આમ i1 બરાબર 2 i3 i4 છે જેને તમે કહો છો અને આગળ તમારે તમારા i2 શું છે તે શોધવા માટે છે i2 એ છે જો તમે તમારા પ્રથમ i1 i1 આ v v1 v2 upon 5 જોશો આમ તે v1 v2 upon 5 છે આ i1 છે અને આગળ એક તે છે જેને તમે i2 કહો છો i2 હશે અહીં i2 અહીં લખી રહ્યો છું તે 2 Ω છે આમ તે v1 v 3 upon 2 v1 v 3 upon 2 છે જે ખરેખર v1 v 3 10 વોલ્ટ v 3 10 volt 3 upon 2 આમ i2 v1 10 upon 2 પછી i3 i3 તે 2 થી 3 તરફ વહે છે આમ i3 અહીં લખવા માટે અહીં i3 v2 v 3 by 10 આમ v 3 ખરેખર 10 વોલ્ટ આમ ફન્ડામેન્ટલ રીતે તે v2 10 by 10 થઈ જશે આમ આ તમારું i3 હશે આમ જો તમારો મતલબ છે કે આ બધાં સમીકરણો છે તો હવે નિરાકરણ પર જાઓ આ બધી બાબતો સમજાવી છે હવે જે કાંઈ કહ્યું તે નિરાકરણ પર જાઓ હવે નોડ 1 પર v 3 10 વોલ્ટi1 i2 1 મેં તમને અવેજી i1 i2 કહ્યું આ i2 પણv1 10 by 2 મેં તમને કહ્યું હતું આમ તમને અહીં પોઇન્ટ સાત v1 point 2 v2 6 ની દ્રષ્ટિએ એક સમીકરણ મળશે આ નોડ 2 પરનું સમીકરણ 1 છે મેં તમને કહ્યું છે i1 i3 i4 આમ i1 એv1 v2 by 5 v2 10 by 10 મેં તમને કહ્યું i4 v2 by 5 છે તો આ તમારું છે આ તમારું i4 છે આમ માફ કરશો આ તે તમારી v 2 છે આ તમારી v 2 છે અને આ રેફરન્સ નોડ છે આમ i4 v2 by 5 આમ જો તમે તેનો અર્થ એ કે જો તમે તેને બનાવશો પોઇન્ટ 2 v1 0 5 v2 1 આમ 1 અને 2 નું સમીકરણ હલ કરવાથી તમને v 1 10 32 વોલ્ટ અને v2 6 13 વોલ્ટ મળશે હવે આગળ એક સર્કિટના નોડ વોલ્ટેજ ને નિર્ધારિત કરશે જે તમારી આકૃતિ 12 માં બતાવ્યા પ્રમાણે છે કે 3 12 આકૃતિ 12 માં બતાવ્યા પ્રમાણે છે આમ આ સર્કિટમાં આ સર્કિટમાં તમારી પાસે કરંટ સ્ત્રોત છે અહીં તમારી પાસે કરંટ માં 10 એમ્પીયર સ્ત્રોત છે અને આ તે v 1 છે આ v 2 છે અને આ v 3 છે આમ આ કિસ્સામાં પણ તમે નોડ 1 પર તમારું અરજી કરો છો તમે તમારા KCLને લાગુ કરો છો અને તે જ રીતે i1 v1 v 3 by 20 તમે શોધી શકો છો i2 v1 v2 by 5 તમે તે કરી શકો છો તે જ રીતે i3 ફરે છે આમ તે v 3 v2 by 10 હશે જે તમને સરળતાથી મળી શકે તે જ રીતે તમારું i5 એ v 3 by 5 હશે કારણ કે આ રેફરન્સ નોડ વોલ્ટેજ 0 છે i5 એ vv 3 by 5 હશે એ જ રીતે i4 એ v1 upon 10 હશે સરળતાથી તમે શોધી શકો છો અને આ 10 એમ્પીયર કરંટ સ્રોત દાખલ થઈ રહ્યો છે આમ જો તમે આ સ્થાને KCL લાગુ કરો છો તો આ કરંટ નોડ ને છોડીને બહાર જાય છે આમ ફન્ડામેન્ટલ રીતે જો તમે KCL લાગુ કરો છો પછી i1 i2 i4 0 આ નોડ 1 પર છે અને બધા i1 i2 i3 સરળતાથી તમે v 1 v 2 v 3 ની દ્રષ્ટિએ જાણી શકો છો તમે તે જ રીતે બદલી શકો છો નોડ 2 પર જો તમે નોડ 2 લાગુ કરો છો જો તમે KCL લાગુ કરો છો આમ આ બધા 3 કરંટ i2 i3 અને 10 બધા નોડ માં પ્રવેશ કરી રહ્યાં છે તેનો અર્થ એ કે અહીં પણ i2 ત્યાં પણ તે 0 હશે અથવા તે દાખલ થશે આમ તેમાંની કેટલીક વસ્તુ 0 છે આમ i2 દાખલ થઈ રહ્યું છે i3 દાખલ થઈ રહ્યું છે અને 10 પણ દાખલ થઈ રહ્યો છે આમ i2 i3 10 0 આ બીજું KCL છે પછી અહીં જો તમે તમારા KCLને નોડ 3 પર લાગુ કરવા માટે અહીં જો તમે KCL લાગુ કરો છો તો પછી આ i1 કરંટ ખરેખર આ નોડ માં દાખલ થાય છે આમ i1 અન્ય 2 કરંટ બાકી છે આમ i3 i5 આમ આ બધી બાબતો તમે આ સાથે જાણતા હશો આ સંશોધન માટે છે આ હવે આ બધી બાબતો સમજવા માટે છે આમ આ બધી બાબતો જો તમે તેને અને આ સીધી બનાવો છો તો તમે લખી શકો છો મેં તમને કહ્યું છે i1 i2 i4 0 તમે હવે આ બધાની દ્રષ્ટિએ i1 i2 અને i3 ને જાણો છો આમ આ એક સમીકરણ છે એ જ રીતે નોડ 2 પર મેં તમને કહ્યું છે i2 i3 10 0 આ બધી વસ્તુઓ મૂકો નોડ at પર પણ સરળીકરણ કર્યા પછી બીજું સમીકરણ કહેવા માટેનું આ તમારું છે મેં તમને i1 i3 i5 મળ્યું આમ તમે i1 ને જાણો છો તમને તે બધી બાબતોમાંi3 માટે તમે બીજું સમીકરણો મેળવો છો અને પછી તમે 1 2 અને 3 સમીકરણને જે રીતે ક્રેમરનો નિયમ અથવા કંઇપણ જોઈએ છે તમે તેનાથી હલ કરવા માંગો છો તે રીતે હલ કરો અને તમને મળશે v1 45 45 વોલ્ટ v2 72 73 વોલ્ટ અને v 3 27 27 વોલ્ટ હું આશા રાખું છું કે તમે આને સમજી રહ્યા છો અને તે જ વસ્તુ કે જે આપણે એક ફેઝ અને 3 ફેઝ સર્કિટ માટે લાગુ કરીશું અને આમ અહીં ફક્ત જો આપણે આપણી સમજણ સ્પષ્ટ કરીશું તો પછી તમારા AC સર્કિટ વિશ્લેષણ માટે ખૂબ જ સરળ બનશે